વ્યવહારુ અભિગમ સાથે સર્વિસ માર્કેટિંગ ના બીજા સત્રમાં આપનું સ્વાગત છે મારું નામ ડૉ બિપ્લબ દત્ત છે અને મારી સંપર્ક વિગતો અહીં આપવામાં આવી છે એકવાર આપણે અભ્યાસક્રમમાંથી પસાર થઈએ એકવાર તમે પાઠમાંથી પસાર થઈ જાઓ જો તમને કોઈ ફીડબેક હોય તો મને કહો તો તમે મને લખી શકો છો અને મને તમારા પ્રશ્નો જવાબ આપવાનો ખૂબ આનંદ થશે આ પાઠમાં આપણે સવાલનો જવાબ આપીએ છીએ કે આપણે સર્વિસ ના માર્કેટિંગ મેનેજમેન્ટનો અભ્યાસ શા માટે કરવો જોઈએ અને તેનો શું ઉપયોગ છે તો આપણે જોઈએ છીએ કે માર્કેટિંગ શું છે માર્કેટિંગ મેનેજમેન્ટ શું છે અને શા માટે સર્વિસ માર્કેટિંગ મેનેજમેન્ટનો અભ્યાસ કરીએ છીએ હવે માર્કેટિંગ શું છે તો તમે જુઓ અમેરિકન માર્કેટિંગ એસોસિએશન મુજબ તેઓએ 2013 માં લખ્યું છે માર્કેટિંગ એક પ્રવૃતિ છે જે સંસ્થાઓનો સમૂહ અને પ્રક્રિયા સંચાર ડીલીવરી અને ગ્રાહકો ભાગીદારો અને મોટા પ્રમાણમાં સમાજ માટે વિનિમય ની પ્રક્રિયાઓ છે હવે માર્કેટિંગ એ એક પ્રવૃત્તિ છે અને સંસ્થા અને પ્રક્રિયાઓનો સમૂહ છે ઓફર બનાવવા વાતચીત કરવા પહોંચાડવા અને વિનિમય કરવા માટે છે તેઓએ ઓફર બનાવવી પ્રમોશન વગેરે દ્વારા ઓફરનો સંચાર કરવો ગ્રાહકોના દરવાજા પર ઓફર પહોંચાડવી અને ગ્રાહકો માટે મૂલ્ય ધરાવતી ઓફરનું વિનિમય કરવું ઓફરનું વિનિમય કરવું એટલે વેચવું વેચવાની પ્રક્રિયા એ સર્વિસ પ્રોવાઇડર હતી અથવા માર્કેટર ઉત્પાદન અથવા સર્વિસ પૂરી પાડે છે અને બદલામાં તેને પૈસા મળે છે જે ગ્રાહક ભાગીદારો અને મોટા પ્રમાણમાં સમાજ માટે મૂલ્ય ધરાવે છે મુખ્ય લાભાર્થી જે આ મૂલ્ય મેળવે છે તે ગ્રાહકો ભાગીદારો છે અને મોટા પ્રમાણમાં સમાજના લાભ માટે હોવું જોઈએ તો ગ્રાહકોની જરૂરિયાતોના પ્રકારો શું છે જ્યારે ગ્રાહક કોઈ ચોક્કસ ઉત્પાદન અથવા સર્વિસ ખરીદવા જાય ત્યારે ગ્રાહકની 5 પ્રકારની જરૂરિયાતો હોઈ શકે છે કેટલીક નિશ્ચિત જરૂરિયાતો હશે ઉદાહરણ તરીકે ગ્રાહક પ્રવાસ પર જવા માંગે છે ગ્રાહક જણાવે છે કે તેને અમુક જગ્યાએ મુસાફરી કરવી પડશે હવે ખરી જરૂરિયાત એ છે કે તે સસ્તી હોવી જોઈએ તે મુસાફરી કરવા માટે સક્ષમ હોવા જોઈએ તે શક્ય તેટલા ઓછા પૈસા સાથે પ્રવાસ કરવા સક્ષમ હોવા જોઈએ શક્ય તેટલો ઓછો ખર્ચ કરવો જોઈએ પછી અસ્થિર જરૂરિયાતો એ છે કે તે સમયસર સર્વિસ મેળવવા માટે સક્ષમ છે તેનો અર્થ એ છે કે સર્વિસ પ્રદાતા દ્વારા વચન મુજબ તેને સમયસર સર્વિસ પૂરી પાડવામાં આવે છે પછી તેમને આનંદ હોવો જોઈએ એટલે કે ઓન બોર્ડ મનોરંજન હોવું જોઈએ તે ઉપલબ્ધ હોવું જોઈએ આ આનંદની જરૂરિયાત છે જો તે ઉપલબ્ધ ન હોય તો પણ ગ્રાહકો સંતુષ્ટ થઈ શકે છે પરંતુ જ્યારે તે ઉપલબ્ધ થશે ત્યારે ગ્રાહકો આનંદિત થશે અને પછી એક ગુપ્ત જરૂરિયાત હશે તે કેનેસ્થેટિક અનુભવ છે જ્યારે ગ્રાહક મુસાફરી કરવા માંગે છે ત્યારે ગ્રાહક વિન્ડો સીટ ઇચ્છે છે કારણ કે તે બહારની વસ્તુઓ જોવા માંગે છે અને આ ગતિશીલ અનુભવ ધરાવે છે જ્યારે ગ્રાહક ઉત્પાદન અથવા સર્વિસ ખરીદવા જાય ત્યારે ગ્રાહકોની જરૂરિયાતોના આ વિવિધ પ્રકારો છે તો ગ્રાહકનું મૂલ્ય શું છે આપણે કહ્યું છે કે ગ્રાહક અને આ પ્રદાતા એક અને બીજા વચ્ચે મૂલ્યની આપલે કરે છે તો ગ્રાહકે ક્યા મૂલ્યો જોયા આ માનવામાં આવેલું મૂલ્ય કુલ ગ્રાહક લાભ અને કુલ ગ્રાહક કિંમત વચ્ચેનો તફાવત છે ગ્રાહકો ને ઉત્પાદન લાભ સર્વિસ લાભ વ્યક્તિગત લાભ અને છબી લાભ છે તેઓ ઉત્પાદનમાંથી લાભ મેળવે છે તેઓ ઇંટેનજીબલ ઉત્પાદન એટલેકે સર્વિસ માથી લાભ મેળવે છે તેઓ ને અંગત અનુભવ માથી પણ લાભ મળે છે પછી તેઓ બ્રાન્ડ નો અનુભવ લઈ ને લાભ મેળવે છે એટલે કે કોઈ બ્રાન્ડ સાથે જ્યારે તમે સંકળાયેલા છો અને જો તે બ્રાન્ડ થી સંતોષ અનુભવો છો તો તમને તે બ્રાન્ડ ખરીદવાનો વિશિષ્ટ આનંદ થશે પછી કુલ ગ્રાહક ખર્ચ છે જેથી તેમાં નાણાકીય ખર્ચ સમય ખર્ચ ઉર્જા ખર્ચ અને મનોવૈજ્ઞાનિક ખર્ચનો સમાવેશ થાય છે નાણાકીય ખર્ચનો અર્થ એ છે કે ગ્રાહકે લાભ મેળવવા માટે કંઈક ચૂકવવું પડે છે તેણે સમય પસાર કરવો પડે છે તે અન્ય ખર્ચ છે તેને આ ઉત્પાદન અથવા સર્વિસ ખરીદવા માટે ઉર્જા આપવી પડે છે અને પછી તેની માનસિક કિંમત હોય છે તેનો અર્થ એ છે કે તેને ક્યાંક જવું પડશે તેને કતારમાં ઉભા રહેવું પડશે તેણે રાહ જોવી પડશે અને તેના દ્વારા તેણે સર્વિસ ખરીદવી પડશે આ બધું મનોવૈજ્ઞાનિક ખર્ચનો એક ભાગ છે હવે માર્કેટિંગ મેનેજમેન્ટ શું છે તો આપણે જોયું કે માર્કેટિંગ શું છે હવે આપણે જાણવા માંગીએ છીએ કે માર્કેટિંગ મેનેજમેન્ટ શું છે પ્રોફેસર કોટલર કેલર કોશી અને ઝાએ 2009 માં પ્રકાશિત પુસ્તકમાં છે તેઓએ માર્કેટિંગ મેનેજમેન્ટને લક્ષ્ય બજારોની પસંદગી અને શ્રેષ્ઠ ગ્રાહક મૂલ્ય બનાવવા પહોંચાડવા અને સંદેશાવ્યવહાર દ્વારા ગ્રાહક મેળવવા જાળવવા અને વધારવાની કળા અને વિજ્ઞાન તરીકે વ્યાખ્યાયિત કર્યા છે આપણે જોયું છે કે શ્રેષ્ઠ ગ્રાહક મૂલ્ય બનાવવું પહોંચાડવું અને વાતચીત કરવી આ માર્કેટિંગ અને કલા અને વિજ્ઞાનનો એક ભાગ છે જે લક્ષ્ય બજારો પસંદ કરે છે લક્ષ્ય બજારોનો અર્થ એ છે કે કયા બજારો ગ્રાહક પસંદ કરવા માંગે છે જેને સપ્લાયર પસંદ કરવાનું પસંદ કરે છે તે પ્રકારના બજારો લક્ષ્ય બજારો છે અને તેઓ ગ્રાહકોને રાખવા અને વધારવા માંગે છે તેનો અર્થ એ છે કે સૌ પ્રથમ તેઓ ગ્રાહક મેળવવા માંગે છે પછી તેમને તે ગ્રાહક રાખવા પડે છે અને છેલ્લે તેમને ગ્રાહકોની સંખ્યા વધારવી પડે છે તેમનું ઉત્પાદન અથવા સર્વિસ ખરીદો તે લક્ષ્ય બજારો પસંદ કરવાની અને ગ્રાહકો મેળવવાની રાખવા અને વધવાની કળા અને વિજ્ઞાન છે તે માર્કેટિંગ મેનેજમેન્ટ છે હવે મેનેજમેન્ટનો અર્થ એ છે કે સંસ્થાની પ્રવૃત્તિઓના તમામ પાસાઓનું આયોજન દેખરેખ અને નિયંત્રણ કરે છે જેથી સંગઠનાત્મક ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે યોજના મુજબ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે મેનેજમેન્ટનો અર્થ એ છે કે તમારે પ્રવૃત્તિઓનું આયોજન કરવું પડશે જેથી ગ્રાહક ખરીદી કરી શકે જેથી ગ્રાહક લાભોનો આનંદ માણી શકે અને આ યોજનાનું નિયમિતપણે નિરીક્ષણ કરવું પડે અને તેને નિયંત્રિત કરવું પડે જેથી તમામ પાસાઓ પ્રવૃત્તિઓ યોજના અનુસાર અને સંગઠનાત્મક ઉદ્દેશો પ્રાપ્ત કરવામાં આવે છે સંગઠનાત્મક ઉદ્દેશો માત્ર ગ્રાહકનો સંતોષ જ નહીં પણ સંસ્થા દ્વારા કમાણી અથવા નફો પણ સંસ્થાના કર્મચારીઓ અને સંસ્થાના શેરધારકો માટે છે તેઓ જે સર્વિસ વેચે છે તેમાંથી તેમને લાભ મળે છે હવે આ સર્વિસ માર્કેટિંગ મિક્સના 7 ભાગને વેચવામાં આવે છે આ 7 ભાગ ઉત્પાદન સ્થળ ભાવ પ્રમોશન લોકો પ્રક્રિયા અને ભૌતિક વાતાવરણ છે મુખ્ય 4 ભાગ ઉત્પાદન સ્થળ ભાવ અને પ્રમોશન છે ઉત્પાદન ડિઝાઇન ટેકનોલોજી ઉપયોગિતા સગવડ મૂલ્ય ગુણવત્તા પેકેજિંગ બ્રાન્ડિંગ એસેસરીઝ અને વોરંટી સૂચવે છે આ સ્થળ ડિલિવરી ચેનલનો ઉલ્લેખ કરે છે જેના દ્વારા ગ્રાહક છૂટક જથ્થાબંધ મેલ ઓર્ડર ઇન્ટરનેટ સીધા વેચાણ પીઅર્સ ટુ પીઅર્સ સેલિંગ અને મલ્ટીચેનલ સેલિંગ દ્વારા સપ્લાયર પાસેથી ઉત્પાદન અથવા સર્વિસ ખરીદવા સક્ષમ છે તેનો અર્થ એ કે ગ્રાહકને ઉત્પાદન ડીલીવરી કરવાની ઘણી રીતો છે તો આ જગ્યા છે પછી ભાવ આવે છે ભાવમાં સ્કીમિંગ ઘૂંસપેંઠ શારીરિક ખર્ચ વત્તા લોસ લીડર વગેરે જેવી ભાવ વ્યૂહરચનાઓ છે શારીરિક ભાવ વત્તા કિંમત લોસ લીડર કિંમત વગેરે આ ભાવોની વ્યૂહરચનાના વિવિધ પ્રકારો છે અને છેલ્લે પ્રમોશન પ્રમોશન એ છે કે ગ્રાહકોને પ્રોડક્ટ કેવી રીતે આપવામાં આવે છે ગ્રાહકોને કેવી રીતે પ્રોડક્ટ અથવા સર્વિસ ખરીદવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે ત્યાં અમારી પાસે ખાસ ઓફર જાહેરાતો સમર્થન વપરાશકર્તા ટ્રેલ્સ ડાયરેક્ટ મિલિંગ પત્રિકાઓ અથવા પોસ્ટરો મફત ભેટો સ્પર્ધાઓ અને સંયુક્ત સાહસો છે આ 4 ભાગ છે જે ઉત્પાદન સ્થળ કિંમત અને પ્રમોશન છે હવે ખાસ કરીને સર્વિસ ના કિસ્સામાં 3 વધુ ભાગ છે જે ભૌતિક વાતાવરણ પ્રક્રિયા અને લોકો છે લોકો એટલે કર્મચારીઓ લોકોનું સંચાલન સંસ્કૃતિ અને ગ્રાહક સર્વિસ છે આ પ્રક્રિયા સર્વિસ ઉદ્યોગો માટે ખાસ કરીને સંબંધિત છે જેમ કે સર્વિસ કેવી રીતે બનાવવામાં આવે છે અને કેવી રીતે પહોંચાડવામાં આવે છે અને આ સર્વિસ નો ઉપયોગ કેવી રીતે થાય છે અને પછી આપણી પાસે ભૌતિક વાતાવરણ છે જે સ્માર્ટ હોવું જોઈએ આપણે રન ડાઉન વાતાવરણ ન હોવું જોઈએ તેમાં ઇન્ટરફેસ હોવું જોઈએ અથવા ગ્રાહક અને સર્વિસ પ્રદાતા વચ્ચે ઇન્ટરફેસ હોવું જોઈએ તે આરામદાયક હોવું જોઈએ અને સુવિધાઓ ભૌતિક વાતાવરણમાં હોવી જોઈએ જેથી સર્વિસ ગ્રાહકો સુધી પહોચાડી શકાય છે તો માર્કેટિંગ મેનેજમેન્ટ માટે શું કામ છે સૌ પ્રથમ બજારની વ્યૂહરચનાઓ અને યોજનાઓ વિકસાવવી છે તેનો અર્થ એ છે કે કઈ કઈ રીતો છે જેના દ્વારા તમે ગ્રાહકોને ઉત્પાદનો અથવા સર્વિસ ઓનું માર્કેટિંગ કરી શકો છો અને વેચી શકો છો અને આમ કરવા માટે યોજનાઓ બનાવેલી છે બજારની તકો અને ગ્રાહક મૂલ્યનું મૂલ્યાંકન કરો તેઓએ બજારમાં તકોનું મૂલ્યાંકન કરવું પડશે અને તેઓએ ત્યાં સુધી કરવું પડશે સર્વિસ પ્રોવાઇડર ગ્રાહકને કયા પ્રકારનું મૂલ્ય આપી શકે છે તેનું મૂલ્યાંકન કરવાનું છે પછી સર્વિસ પ્રદાતાએ મૂલ્ય પસંદ કરવાનું છે તેનો અર્થ એ કે હું ગ્રાહકને શું આપવા જઈ રહ્યો છું ગ્રાહકને મારી પાસેથી શું મૂલ્ય મળે છે તે મૂલ્યની પસંદગી છે પછી મૂલ્ય ડિઝાઇન કરો અને બનાવો મૂલ્ય શું છે તે મૂલ્ય કેવી રીતે ડિઝાઇન કરી શકાય અને તે મૂલ્ય કેવી રીતે બનાવી શકાય તેનો અર્થ એ છે કે સર્વિસ કેવી રીતે બનાવી શકાય અને તે ગ્રાહકોને કેવી રીતે પ્રદાન કરી શકાય પછી મૂલ્ય પહોંચાડો તેનો અર્થ એ છે કે ગ્રાહકને કઈ રીતે સર્વિસ પહોંચાડી શકાય ગ્રાહકે સર્વિસ પ્રદાતાના પરિસરમાં આવવું પડે કે પછી પેરામેડિક જેવા સર્વિસ પ્રદાતાને ગ્રાહકના સ્થળે જવું પડે ગ્રાહકના ઘરની મુલાકાત લેવી કોઈપણ પ્રકારનું પરીક્ષણ જેમ કે રક્ત પરીક્ષણ વગેરે ગ્રાહકને મૂલ્ય કેવી રીતે પહોંચાડવામાં આવશે પછી સંદેશાવ્યવહાર મૂલ્ય આવે છે તેનો અર્થ એ છે કે ગ્રાહક કેવી રીતે મૂલ્ય વિશે જાણશે જે સર્વિસ પ્રદાતા દ્વારા અથવા ઉત્પાદક દ્વારા ગ્રાહકને પહોંચાડવામાં આવે છે તે રીતે મૂલ્યનો સંચાર કરવો પડે છે પછી ત્યાં વૃદ્ધિ અને મૂલ્યને ટકાવી રાખવું છે તે માત્ર પ્રથમ વખત મૂલ્યનું સર્જન ડીલીવરી અને સંદેશાવ્યવહાર જ નથી પરંતુ સંસ્થાઓના અસ્તિત્વ માટે તે જ પ્રક્રિયાને ફરીથી અને ફરીથી ચાલુ રાખવી પડે છે અને તે વૃદ્ધિ અને મૂલ્યને ટકાવી રાખવું પડે છે તેને સર્વિસ ના બ્રાન્ડિંગ માટે જવું પડે છે તેને નવી સર્વિસ વિકાસ માટે જવું પડે છે તે ગ્રાહક સંબંધોના સંચાલન માટે જવું પડે છે તે બધા સાથે અને સર્વિસ સતત રહે છે સર્વિસ પ્રદાતાએ તેની પોતાની વૃદ્ધિ અને તે જે મૂલ્ય આપે છે તે જાળવવું પડશે તો સર્વિસ ઉદ્યોગોમાં માર્કેટિંગના વિવિધ પ્રકારો શું છે કોટલર કેલર કોશી અને ઝા તેઓએ સર્વિસ ઉદ્યોગોમાં આ પ્રકારના માર્કેટિંગ વિશે લખ્યું છે અમારી પાસે ટોચ પરની કંપની અને ત્રિકોણના 2 અન્ય શિરોબિંદુઓ બનાવતા કર્મચારીઓ અને ગ્રાહકો સાથે ત્રિકોણ છે ગ્રાહકો કંપની પાસેથી બાહ્ય માર્કેટિંગ જાહેરાતો વગેરે દ્વારા માહિતી મેળવે છે અને કર્મચારીઓ તેઓ કંપની પાસેથી આંતરિક માર્કેટિંગ વિશે માહિતી મેળવે છે કંપની વાસ્તવમાં તેના કર્મચારીઓને ઉત્પાદનો અને સર્વિસ નું માર્કેટિંગ કરે છે જેથી કર્મચારીઓ આ સર્વિસ કે જે કંપની પૂરી પાડવા માંગે છે તે વિશે શિક્ષિત બને અને પછી કર્મચારીઓ અને ગ્રાહક એકબીજા સાથે સંપર્ક કરે છે તેઓ એકબીજાને રૂબરૂ લાવવામાં આવે છે જેથી કર્મચારીઓ ઇન્ટરેક્ટિવ માર્કેટિંગ દ્વારા ગ્રાહકને ઉત્પાદન આપી શકે ઉદાહરણો તરીકે સફાઈ અને જાળવણી સર્વિસ નાણાકીય સર્વિસ રેસ્ટોરન્ટ ઉદ્યોગ વગેરે છે આ વિવિધ પ્રકારની સર્વિસ છે જે કંપની ગ્રાહકને બાહ્ય માર્કેટિંગ અને કર્મચારીઓને આંતરિક માર્કેટિંગ દ્વારા પ્રદાન કરે છે અને પછી કર્મચારીઓ ઇન્ટરેક્ટિવ માર્કેટિંગ દ્વારા ગ્રાહકોને સર્વિસ પૂરી પાડે છે તો શા માટે સર્વિસ માર્કેટિંગ મેનેજમેન્ટનો અભ્યાસ કરો 2011 માં બેટ્સન અને હોફમેનના જણાવ્યા મુજબ તેઓએ આ વિશે વાત કરી કે શા માટે કોઈએ સર્વિસ માર્કેટિંગ મેનેજમેન્ટનો અભ્યાસ કરવો જોઈએ ગ્રાહકો માલસામાન કરતાં અલગ રીતે સર્વિસ નું મૂલ્યાંકન કરે છે અને સર્વિસ માર્કેટર્સે સર્વિસ ઉત્પાદનના પ્રાયોગિક પાસાઓનું અસરકારક રીતે સંચાલન કરવું જોઈએ આમ માલ ખરીદવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ગ્રાહકો જે સર્વિસ ખરીદે છે તે બાદ તેમને અનુભવ થાય છે અને ગ્રાહકો સર્વિસ નું અલગ મૂલ્યાંકન કરે છે કારણ કે તેમને માર્કેટર પાસેથી મળતા અનુભવનું મૂલ્યાંકન કરવું પડે છે જેણે સર્વિસ ઉત્પાદનના અનુભવ અને પાસાઓને અસરકારક રીતે સંચાલિત કર્યા છે પછી ટેન્જીબલ પ્રભાવશાળી ઉત્પાદનો માટે વિભેદક લાભ તરીકે સર્વિસ નો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે જે ઉત્પાદનો ટેન્જીબલ હતા તે ઉત્પાદનો સમગ્ર બ્રાન્ડમાં સમાન છે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને પહોંચાડે છે તો તેઓ પોતાને અસરકારક રીતે કેવી રીતે અલગ કરી શકે એકવાર નિર્માતા પોતાને બીજા નિર્માતાથી કેવી રીતે અલગ કરી શકે છે એક સારી શક્યતા એક સારો રસ્તો ટેન્જીબલ ઉત્પાદનો સાથે સર્વિસ પૂરી પાડવાનો છે તે સર્વિસ ગ્રાહક સર્વિસ ના રૂપમાં આવે છે જે તે સમય દરમ્યાન હોય છે ગ્રાહક કોઈ વસ્તુ ખરીદે છે ધારો કે કાર ખરીદે છે જો ગ્રાહક કાર ખરીદવા માંગે છે તો તેને મફત પરીક્ષણ સવારી આપવામાં આવે છે તે એક પ્રકારની સર્વિસ છે જે કારની ખરીદી દરમિયાન આપવામાં આવે છે અને પછી વેચાણ પછીની સર્વિસ પણ પૂરી પાડવામાં આવે છે જેથી ગ્રાહકો ઉત્પાદન વેચાયા પછી ટેન્જીબલ પ્રભાવશાળી ઉત્પાદનનો આનંદ માણી શકે GDP ના યોગદાનની દ્રષ્ટિએ વૈશ્વિક સર્વિસ અર્થતંત્રનો વિકાસ પણ નાટકીય રીતે વધ્યો છે વૈશ્વિક સ્તરે સર્વિસ કાર્યબળ છે પણ 2012 ની જેમ વિશ્વ GDP માં સર્વિસ નો ફાળો 63 9 છે તે સતત વધી રહ્યો છે અને તમે જુઓ છો કે GDP નો મોટો જંક વિશ્વ અર્થતંત્રમાં સર્વિસ દ્વારા આપવામાં આવે છે વૈશ્વિક સ્તરે સર્વિસ ના કર્મચારીઓની વૃદ્ધિમાં પણ વધારો થયો છે જેથી આપણે આ પાઇ ચાર્ટમાંથી જોઈએ છીએ કે વૈશ્વિક સ્તરે 41 4 શ્રમ દળો સર્વિસ પૂરી પાડવામાં રોકાયેલા છે પછી તકનીકી આધારિત ઇ સર્વિસ અથવા સ્વ સર્વિસ તકનીકોના ઉદભવએ ઘણા સર્વિસ ઉદ્યોગોને પરિવર્તિત કર્યા છે આપણે તાજેતરમાં ભારતમાં ઓટોમેટિક ટેલર મશીનોનો ઉદભવ જોયો છે જે તેમને દરેક ખૂણામાં મૂકવામાં આવ્યા છે અને તેની સાથે બેંકમાં ટેલરના કામમાં ભારે ઘટાડો થયો છે ગ્રાહકો સીધા એટીએમમાંથી તેમના પૈસા ઉપાડી શકે છે અને તેમને બેંકની મુલાકાત લેવી પડતી નથી અથવા તેના માટે લાંબી કતારોમાં રાહ જોવી પડતી નથી ટકાઉ સર્વિસ માર્કેટિંગ વ્યાપાર પદ્ધતિઓ વિકસાવવાના ક્ષેત્રમાં જ્ઞાનની જરૂર છે જો તમે તમે જાણો છો કે તમે કામ કરી રહ્યા છો અથવા જો તમે નજીકના ભવિષ્યમાં કામ કરવાની યોજના ઘડી રહ્યા હોવ તો તમારે ટકાઉ સર્વિસ પૂરી પાડવી પડશે અને તેના માટે તમારે સર્વિસ શું છે અને તે કેવી રીતે પહોંચાડવી જોઈએ તેના જ્ઞાનની જરૂર છે અને પછી નબળી સર્વિસ વિષે જોઈશું હું તેના વિશે થોડી વાર પછી વિગતવાર વાત કરીશ પરંતુ મુખ્ય વસ્તુ એ છે કે જો કે આપણે સર્વિસ અને સર્વિસ ની ગુણવત્તા વગેરે વિશે ઘણું જાણીએ છીએ પરંતુ આપણે હજુ પણ નબળી સર્વિસ ડીલીવરીની સમસ્યાનો સામનો કરીએ છીએ અને તે આ પ્રકારની ડિલિવરી સ્વીકાર્ય નથી અને સર્વિસ પ્રોવાઇડરોએ આ લોકોને શીખવવું પડશે કે જેઓ સર્વિસ ડિલિવરીમાં રોકાયેલા છે તે નબળી સર્વિસ ડિલિવરી શું છે અને તે કેવી રીતે સારું બનાવી શકાય જોકે વિશ્વભરમાં સર્વિસ GDPના 63 9 પ્રદાન કરી રહી છે અને કૃષિ માત્ર 5 9 અને ઉદ્યોગો GDPના 30 2 પ્રદાન કરે છે પરંતુ કેટલાક દેશોમાં આપણે જોઈએ છીએ કે GDP GDPમાં સર્વિસ નો હિસ્સો કૃષિ અથવા ઉત્પાદન કરતા ઓછો છે આવા દેશોમાં અલ્જેરિયા અંગોલા લાઇબેરિયા થાઇલેન્ડ વિયેતનામ યમન વગેરે છે અને અહીં આપણે જોઈએ છીએ કે GDPમાં કૃષિ અથવા ઉત્પાદનનો હિસ્સો સર્વિસ કરતા વધારે છે પરંતુ મોટાભાગના વિકસિત દેશો અથવા વિકાસશીલ દેશો ના કિસ્સામાં આપણે જોઈએ છીએ કે GDPમાં સર્વિસ નો હિસ્સો કૃષિ અથવા ઉત્પાદન કરતા ઘણો વધારે છે જેમ મેં અગાઉ કહ્યું છે કે 41 સર્વિસ એટલેકે 41 શ્રમ દળ સર્વિસ પૂરી પાડવામાં રોકાયેલી છે અને આ દિવસે દિવસે વધી રહી છે જ્યારે 36 4 શ્રમ કૃષિ સાથે સંકળાયેલા છે અને 22 2 શ્રમ ઉદ્યોગમાં સંકળાયેલા છે પછી આપણે ભારતની અર્થવ્યવસ્થા પર નજર કરીએ તો આપણે ત્યાં જોઈએ છીએ કે વાસ્તવિક GDP વૃદ્ધિ જે વાદળી અને લાલ રેખા દ્વારા બતાવવામાં આવે છે આ GDP વૃદ્ધિ 2010 11 થી 2011 12 સુધી ઘટી છે અને ઉદ્યોગ વૃદ્ધિ લાલ અને વાદળી ત્રિકોણ છે આ રેખા ઉદ્યોગ દ્વારા ડીલીવરીની છે ઉદ્યોગની વૃદ્ધિ જે 2009 10 થી 2011 12 માં પણ ઘાટી છે કૃષિ વિકાસ જે આ લીલી રેખા દ્વારા દર્શાવવામાં આવે છે તેમાં પણ 2010 11 થી 2011 12 સુધી ઘટી છે પરંતુ સર્વિસ નું આ યોગદાન જે આ ટોર્ક લાઈન દ્વારા જોવામાં આવે છે આપણે જોઈએ છીએ કે આ સર્વિસ વાસ્તવમાં 2010 11 થી 2011 12 સુધી વધારી છે અને સર્વિસ ભારતીય અર્થતંત્રમાં સૌથી વધુ યોગદાન આપી રહી છે તેઓ 9 4 આપે છે જેમાંથી 9 4 વૃદ્ધિ જોવા મળી છે જ્યારે અર્થતંત્રના અન્ય ભાગોમાં ઘટાડો દર્શાવવામાં આવ્યો છે અને વિકાસ દર ઘણો ઓછો છે પછી આપણે ભારતમાં સેક્ટરલ વૃદ્ધિ દર પર નજર કરીએ છીએ આપણે જોઈએ છીએ કે કૃષિ વનીકરણ અને માછીમારી તે નવમી યોજના દસમી યોજના અને અગિયારમી યોજનામાં 2 5 થી 3 0 સુધી વૃદ્ધિ ધરાવે છે ખાણકામ જે 4 5 2થી વધે છે 3 થી 8 3 સુધી ઉત્પાદન વીજળી ગેસ અને પાણી પુરવઠો તે પણ 4 8 થી વધીને 6 4 થયો છે બાંધકામ 7 1 થી વધીને 8 2 થયું છે પરંતુ વેપાર હોટલ અને રેસ્ટોરન્ટના રૂપમાં સર્વિસ જે 9 6 થી ઘટીને 7 થઈ છે પરંતુ ઉત્પાદન અને અન્યની તુલનામાં તે ઉંચી બાજુએ છે પરિવહન સંગ્રહ અને સંદેશાવ્યવહાર 12 3 છે જે અર્થતંત્રના આપેલા ભાગોના તમામ યોગદાનમાંથી મહત્તમ છે વેપાર હોટલ વગેરે પરિવહન સંદેશાવ્યવહાર સંગ્રહ એકસાથે 10પ્રદાન કરે છે ધિરાણ વીમા રિયલ એસ્ટેટ અને વ્યવસાયિક સર્વિસ 11આપવામાં આવે છે સમુદાય સામાજિક અને વ્યક્તિગત સર્વિસ 9 કુલ GDP 8 2 છે અને બાકીના અન્ય GDP 8 2 કરતા ઘણા ઓછા છે પરંતુ સર્વિસ ઘણી વધારે છે ઉદ્યોગે 7 9 પ્રદાન કર્યું છે જ્યારે સર્વિસ GDPના 10 1 પૂરી પાડવામાં આવે છે તો પછી આપણે ભારતમાં અંદાજિત સરેરાશ વાર્ષિક ટકાવારી જોઈએ જેમાં ઘર વપરાશ માટે ઉત્પાદન અને સર્વિસ નો વપરાશ જોઈશું જ્યારે 1995 માં આ સફેદ વિસ્તારો સર્વિસ ના ક્ષેત્ર છે અને ગ્રે વિસ્તારો ઉત્પાદનો છે આ ખોરાક અને પીણાં ખાદ્ય પીણાં અને તમાકુ ઉત્પાદનો છે વસ્ત્રો અને ઘરેલુ ઉત્પાદન આ 3 આપણે જોઈએ છીએ કે આ 3 પ્રકારના ઉત્પાદનોનો વાર્ષિક ટકાવારી વપરાશ 1995 થી 2025 સુધી ઘટી રહ્યો છે તે 2015 સુધી ઘટીને 2025 સુધી પહોંચવાની અપેક્ષા છે તે પણ ઘટાડો દર્શાવે છે ખાસ કરીને ખાદ્ય પીણાં અને તમાકુનો હિસ્સો 56 થી 34 સુધી ઘટી ગયો છે જ્યારે આમાંથી જે સર્વિસ વધી છે તે છે હેલ્થકેર શિક્ષણ મનોરંજન સંચાર પરિવહન આવાસ અને ઉપયોગિતાઓ અને વ્યક્તિગત ઉત્પાદનો અને સર્વિસ તે 1995 થી 2015 સુધી વધ્યું છે અને 2025 માં હજુ પણ વધશે તમે જોશો કે સર્વિસ ક્ષેત્રમાં ઘણો વિકાસ થયો છે અને તે આપણને સર્વિસ ક્ષેત્રમાં કામ કરવાની અને ક્ષેત્રને સારી રીતે સમજવાની તક આપે છે દક્ષિણ એશિયામાં ગ્રામીણ બજારો છે આગામી 2 દાયકાઓમાં ગ્રામીણ બજારોમાં વપરાશ 5 ના CAGR થી વધવાની આગાહી કરવામાં આવી છે પછી ઘણી પ્રોડક્ટ્સ અને પ્રોડક્ટ કેટેગરીઝ માટે કદ અને વિકાસ દર ખૂબ જ આકર્ષક છે અને 48 ગ્રામીણ વસ્તી 20 વર્ષથી ઓછી છે ભારતમાં ગ્રામીણ બજારોમાં અને દક્ષિણ એશિયાના અન્ય ભાગોમાં સર્વિસ પહોંચાડવા માટે ઘણો અવકાશ છે પછી આપણે દુનિયામાં ઇન્ટરનેટ યુઝર્સને જોઈએ છીએ સર્વિસ મુખ્યત્વે ઈન્ટરનેટના ઉપયોગ દ્વારા સરળ બનાવવામાં આવે છે અને આપણે જોઈએ છીએ કે એશિયાને મહત્તમ ડીલીવરી પાઈનો મોટો ભાગ એટલે કે 2754 ઈન્ટરનેટ છે જે 44 8છે જ્યારે ઉત્તર અમેરિકા 11 4 અને ઓશનિયા અને ઓસ્ટ્રેલિયા 7 અને યુરોપ 21 5 છે અહી મુદ્દો એ છે કે ભલે ઘણું સર્વિસ શિક્ષણ અને ઘણો અભ્યાસ અને સર્વિસ લેવામાં આવી હતી પરંતુ હજુ પણ 2010 માં આપણે જોયું કે લોકો સર્વિસ અર્થતંત્રમાં ગુમ થયેલી સર્વિસ વિશે લખી રહ્યા છે તેણે ઘણા ઉદાહરણો આપ્યા છે જ્યાં કોઈ વ્યક્તિએ એક જગ્યાએ પોતાનો એક્સ રે કરાવ્યો અને પછી તે જ સાંજે એક્સ રે રિપોર્ટ લેવા પાછો ગયો પરંતુ તેણે કહ્યું કે રિપોર્ટ અત્યારે ઉપલબ્ધ નથી કારણ કે એ ડોક્ટર પાસે છે ત્યાં હસ્તાક્ષર કર્યા નથી અને તેને પાછળથી આવવું પડશે આ ખૂબ જ મહત્વપૂર્ણ સર્વિસ છે પરંતુ તેમ છતાં આપણે જોઈએ છીએ કે ભારતમાં આપણી અર્થવ્યવસ્થામાં વાસ્તવમાં ઘણી બધી સર્વિસ ખૂટે છે અને ભારતીય અર્થતંત્રમાં સર્વિસ ભારતીય અર્થતંત્રમાં મહત્તમ છે પરંતુ આ અર્થતંત્રમાં સર્વિસ ખૂટવાની સ્થિતિ છે મેં પાઠમાં કેટલાક સાહિત્યનો ઉલ્લેખ કર્યો છે જેથી તમે આ સાહિત્ય જોઈ શકો હું આશા રાખું છું કે આ તમને સર્વિસ વિશે થોડી વધુ શીખવામાં મદદ કરશે